સ્વાગત છે તો છેલ્લું મોડ્યુલ અથવા શ્રેણી નાનું વર્ગ અલગ ઘટકો વિશે જોયું છે અને આપણે બ્રેડબોર્ડ વિશે જોયું છે ખરું ને આ ચોક્કસ મોડ્યુલ અમે વિવિધ ઘટકોના મૂલ્યોને માપવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ ખરું તો ચાલો હું શિક્ષણ સહાયક સીતારામ ગુપ્તાનો પરિચય કરાવું તેઓ તમને ઘટકોનો ઉપયોગ કેવી રીતે કરવો તે બતાવશે અને જ્યારે તેઓ ઉપકરણોનો ઉપયોગ કરે છે અથવા સાધનનો ઉપયોગ કરે છે ત્યારે હું તમને કહીશ કે સાધન કેવી રીતે કાર્ય કરે છે તમે કેવી રીતે ઉપકરણોનો ઉપયોગ કરી શકો છો બરાબર તેથી આપણે અવરોધને માપવા સાથે પ્રારંભ કરીશું તેથી અવરોધ આપણે છેલ્લા વર્ગમાં જોયું છે બરાબર હવે હું જે અવરોધ મારા હાથમાં પકડું છું તેની કિંમત શું છે જો હું જોઈ શકું કે આ મારા હાથમાં અવરોધ છે બરાબર ને હવે આ અવરોધની કિંમત શું છે તો તેના માટે હું સીતારામને આપીશ અને તેને પ્રતિકાર માપવા દો અને તમે આ ચોક્કસ મલ્ટિમીટર પર ધ્યાન કેન્દ્રિત કરી શકો છો તે કેવી રીતે પ્રતિકાર માપે છે તેથી તમે જોઈ શકો છો કે તે જે કરી રહ્યો છે તે પ્રથમ વસ્તુ તે પ્રતિકારનો ઉપયોગ કરી રહ્યો છે ખરું તમે જુઓ છો કે તેણે લગભગ 20 કિલો ઓહ્મ રાખ્યો છે તેથી જો તમે મૂલ્ય જાણતા ન હોવ તો તમે કોઈપણ મૂલ્યથી પ્રારંભ કરી શકો છો અને તમે ઉચ્ચ મૂલ્યો સુધી તપાસ વધારવાનું ચાલુ રાખી શકો છો તેથી પ્રથમ વસ્તુ તેણે 20 કિલો ઓકે અજમાવી ચાલો હવે જોઈએ તેથી જ્યારે આપણે અવરોધને જોઈએ છીએ ત્યારે તમે અહીં જોઈ શકો છો ચકાસણીઓ જોડાયેલ છે અને જ્યારે તમે ચકાસણીને જોડો છો ત્યારે તમે તેને હાથમાં લઈ શકો છો અને તમે તેને આ રીતે જોડી શકો છો હા અને જ્યારે તમે તેને આ રીતે જોડાણ કરો છો ત્યારે તમે મૂલ્ય જોઈ શકો છો શું તમે અહીં મૂલ્ય જોઈ શકો છો શું તમે કૃપા કરીને અહીં ધ્યાન કેન્દ્રિત કરી શકો છો હા તો તમે જે મૂલ્ય જોઈ રહ્યા છો તે શું છે તમે કોઈ મૂલ્ય જોઈ રહ્યા નથી બરાબર શું તમે જાણો છો કે તમે કોઈપણ મૂલ્યને માપી શકતા નથી તેથી હવે અમે મૂલ્ય વધારી રહ્યા છીએ બરાબર શરૂઆતમાં તે 20 કિલો ઓહ્મ હતું અહીં તમે કંઈપણ જોઈ શકતા નથી તેથી હવે અમે તેને વધારી રહ્યા છીએ બરાબર અને પછી આપણે 40 જોવાનું શરૂ કરીએ છીએ તેથી 40 શું છે 40 તે 2000 માં છે તો આની કિંમત શું છે લગભગ 2 અને લગભગ 33 20 કિલો ઓહ્મ લગભગ 3 110 કિલો ઓહ્મ બરાબર તેથી આ વધઘટ થાય છે કારણ કે તે હાથથી પકડી રહ્યો છે વાસ્તવમાં તમારે હાથથી પકડવાની જરૂર નથી તમે હંમેશા બ્રેડબોર્ડનો ઉપયોગ કરી શકો છો અને તમે અવરોધ દાખલ કરી શકો છો અને પછી તમે ફરીથી પ્રતિકાર માપી શકો છો તેથી જ્યારે તમે આ રીતે અવરોધ દાખલ કરો અને પછી તમે તેને માપો બરાબર તમે અહીં વધુ યોગ્ય મૂલ્ય જોઈ શકશો જો તમે જુઓ હવે લગભગ સતત છે બરાબર તે લગભગ સતત છે અગાઉ તે 31 32 જેવું હતું કારણ કે તે હાથથી પકડી રહ્યો હતો જોડાણ યોગ્ય નહોતું હવે આ કિસ્સામાં જ્યારે તમે જુઓ છો તે લગભગ સતત છે આપણે શું વાપરીએ છીએ અમે બ્રેડબોર્ડનો ઉપયોગ કરીએ છીએ અમે બ્રેડબોર્ડનો ઉપયોગ કરીએ છીએ બરાબર તો ચાલો હવે બીજા અવરોધ પર જઈએ તો આ બીજું અવરોધ છે જે હું તેને આપી રહ્યો છું તે તેને બ્રેડબોર્ડમાં દાખલ કરી રહ્યો છે હવે તમે ફરીથી મને પુનરાવર્તિત કરવા દો કે તમે વિચારી શકો છો કે આ આ છે તેથી અમે સરળતાથી જાણીએ છીએ પરંતુ તમે પણ જાણો છો કે તે સમજવું મહત્વપૂર્ણ છે બરાબર તેથી હંમેશા સમજો કે તમે કંઈક જાણો છો તે મૂલ્ય શું છે જે તમે જુઓ છો તે મૂલ્ય અત્યંત નીચું છે તેથી જો તમે નીચે જાઓ તો શું આપણે નીચે જઈ શકીએ છીએ અને શું આપણે સ્થિર જોઈ શકીએ છીએ હા તેથી આ લગભગ 20 કિલો ઓહ્મ છે તેથી તમે લગભગ 2 14 કિલો ઓહ્મ જોઈ શકો છો 2 14 કિલો ઓહ્મ આ અવરોધનું મૂલ્ય છે બરાબર હવે જો તમે માપવા માંગતા હોવ તો આ પ્રતિકાર વિશે છે તેથી તે જ રીતે માપવામાં સરળ છે જો આપણી પાસે મલ્ટિમીટર હોય જે પીળાશ પડતા નથી તો ખરુંજે વિવિધ પ્રકારની સેટિંગ્સ ધરાવે છે તેથી અહીં જો તમે આ મલ્ટિમીટરનો ઉપયોગ કરવા માંગતા હોવ જેમ કે મેં તમને છેલ્લા મોડ્યુલમાં બતાવ્યું છે તો અમે તેને અવરોધ ઢભમાં રાખી શકીએ છીએ તેથી આ પ્રતિકારક આવર્તન છે કેપેસીટન્સ બધું એક જ જગ્યાએ માપી શકાય છે તો હવે જો આ માટે આ ચકાસણી છે તો તે આ ચકાસણીને અવરોધ સાથે જોડી રહ્યો છે જે તમે અવરોધ જુઓ છો ફરીથી તે અમુક મૂલ્ય બરાબર દર્શાવે છે તેથી આ સ્વયંભૂ ઢબમાં છે તેથી તે આપમેળે અવરોધના પ્રતિકારને માપશે બરાબર જો તમે બીજા અવરોધને જોડો છો તો તમે જોશો કે બીજો અવરોધ જોડાઈ રહ્યું છે અને અમને 2 161 ની આસપાસની કિંમત બીજાની સરખામણીમાં વધુ સચોટ મળી રહી છે પણ હું તમને કહી દઉં કે અમને ચોકસાઈને સમજવામાં રસ નથી અત્યારે ઠરાવ નથી અત્યારે અમે સમજીએ છીએ કે વિવિધ ઘટકોને માપવા માટે આપણે મલ્ટિમીટરનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ બરાબર તેથી આ રીતે ઉત્તમ પ્રતિરોધકોને માપી શકાય છે ચાલો બીજા ભાગ તરફ જઈએ જે કેપેસિટર છે હવે તમે આ મલ્ટિમીટરનો ઉપયોગ કરીને કેપેસિટરને માપી શકો છો શું તમે કેપેસિટરને માપી શકો છો શું તમે જોઈ શકો છો કે ત્યાં એક કેપેસીટન્સ મૂલ્ય છે ના તે છે ના ત્યાં એવી કોઈ જગ્યા નથી કે તમે કેપેસીટન્સ જોઈ શકો પરંતુ આમાં એક જગ્યા છે તે જ સ્થાન જ્યાં આપણે અત્યારે મુકી રહ્યા છીએ જે એક પ્રતિકાર છે જે ઓહ્મ છે તમે કેપેસીટન્સ પણ માપી શકો છો બરાબર તેથી હું તેને કેપેસિટર આપીશ તે તેને જોડશે અથવા તે તેને બ્રેડબોર્ડમાં દાખલ કરશે અને પછી તમે મલ્ટિમીટર પર કેપેસિટેન્સનું મૂલ્ય જોશો તો ચાલો હું મૂલ્ય વાંચું મૂલ્ય 10 માઇક્રોફેરાડ છે તો ચાલો જોઈએ ચાલો ફરી જોઈએ કે તેણે અવરોધને કેવી રીતે દાખલ કર્યા છે તમે જુઓ કે મેં તમને કહ્યું છે કે તમે તેને આ રીતે દાખલ કરી શકો છો માત્ર ત્યારે જ જ્યારે તમે કેન્દ્રીય ભાગ મધ્ય ભાગની ઊંડાઈ બાજુને ધ્યાનમાં ન લેતા હોવ ત્યારે શ્રેણીમાં એક જોડાણ છે આ બાજુ શ્રેણીમાં એક જોડાણ છે પરંતુ તેથી તમે આ રીતે અવરોધને જોડી શકો છો તમે જોશો કે અવરોધ આના જેવા છે બરાબર હવે ચાલો કેપેસિટરને માપીએ તેથી તમે જોઈ શકો છો કે તમે પસંદગી બદલી શકો છો તમે તેને લાવી શકો છો અથવા તમે આ ઢબ બટન સાથે તમે તેને બદલી શકો છો ખરું અને તમે તેને કેપેસીટન્સ ઢબમાં લાવી શકો છો તો હવે તે અહીં છે જે તમારું માઇક્રો અથવા નેનો ફરાડે છે તે નેનો ફરાડે છે તો ચાલો જોઈએ આપણે જે જોઈએ છીએ તે લગભગ 9 77માઈક્રોફેરાડે છે સાચું 77 માઇક્રોફેરાડે અને કેપેસિટર પરનું મૂલ્ય લગભગ 10માઇક્રોફેરાડે છે તેથી તે 9 77 માઇક્રો ફેરાડ નજીક છે તે બધું બંધ છે હવે ચાલો બીજા કેપેસિટર સિરામિક કેપેસિટર જોઈએ તેથી ફરીથી કેપેસિટર ઘણા પ્રકારના હોય છે આ આ ચોક્કસ કોર્સનો અવકાશ નથી પરંતુ તે અર્ધવાહક ઉપકરણો પર એક અલગ કોર્સ હેઠળ આવરી લેવામાં આવી શકે છે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે પછી કેપેસિટરની અંદર શું છે કેપેસિટર ડાયોડ કયા પ્રકારનાં છે પણ અત્યારે ચાલો જોઈએ કે ત્યાં સિરામિક કેપેસિટર છે જે મારા હાથમાં છે અને હું ફરીથી સીતારામને આપી રહ્યો છું તો ચાલો જોઈએ કે આપણે આ સિરામિક કેપેસિટરની કેપેસીટન્સ કેવી રીતે માપી શકીએ તેથી ફરીથી તે બ્રેડબોર્ડમાં કેપેસિટર દાખલ કરી રહ્યો છે બરાબર તે સમાન મલ્ટિમીટરનો ઉપયોગ કરી રહ્યો છે અને જ્યારે તે ચકાસણી સાથે જોડાઈ રહ્યો છે ત્યારે આપણે કેપેસિટરની કિંમત જોઈ શકીએ છીએ જે 464 1 નેનો ફેરાડેની આસપાસ છે બરાબર461 464 1નેનો ફારાડે તમે હંમેશા 2 માઇક્રોફારાડને ફેરવી કરી શકો છો જો તમે ઇચ્છો તો તે ખૂબ જ સરળ છે તેથી મુદ્દો એ છે કે આ વાપરવા માટે ખૂબ જ સરળ છે વાપરવા માટે અત્યંત સરળ છે બરાબર કેવી રીતે અમારી પાસે ડાયોડ છે જો આપણી પાસે ડાયોડ હોય તો શું આપણે બંને મલ્ટિમીટર વડે માપી શકીએ હા તમે આ મલ્ટિમીટરમાં જુઓ છો અહીં ડાયોડ માટે એક પ્રતીક છે જ્યાં મારી આંગળી છે ત્યાં ડાયોડ છે અને આ ચોક્કસ મલ્ટિમીટરમાં તે જ બિંદુ આપણે ડાયોડને બરાબર માપી શકીએ છીએ તેથી હું તેને PN જંકશન ડાયોડ આપી રહ્યો છું જે આપણે છેલ્લા લેક્ચરમાં જોયો છે હવે તે PN જંકશન ડાયોડને બ્રેડબોર્ડ સાથે જોડે છે ચાલો P અને NP અને N જોઈએ મેં તમને કહ્યું કે ડાયોડ પર ચાંદીની વીંટી છે જે તેને ઓળખવાની સરળ રીત છે પરંતુ આપણે ડાયોડને મલ્ટિમીટર વડે માપવાનું છે તો ચાલો ચાલો મલ્ટિમીટર વડે જોઈએ સૌપ્રથમ આપણે મલ્ટિમીટર જોઈ રહ્યા છીએ જે માઈકોમાંથી 603 છે તે પીળો છે પીળો રંગ છે અને ચાલો જોઈએ કે કયો એનોડ છે કયો કેથોડ છે તે ઓળખવું સરળ છે કે આપણે અમુક મૂલ્ય જોઈ શકીએ છીએ તો આપણે શું જોડી રહ્યા છીએ અત્યારે એક ડાયોડ છે અને જો આપણે તેને એનોડ સાથે હકારાત્મક અને નકારાત્મક સાથે જોડીશું તો કેથોડ માટે સ્તર છે તો જ આપણે આ મૂલ્ય જોશું જો આપણે ચકાસણી બદલીએ એટલે કે જો મૂલ્ય બદલીએ કે જે નકારાત્મક છે અથવા એનોડ માટે સ્તર અને કેથોડ માટે હકારાત્મક ટર્મિનલ પછી તમે જુઓ છો તમે કંઈપણ જોઈ શકતા નથી શું તમે આમાં કંઈ જોઈ શકો છો તેથી એ ઓળખવું ખૂબ જ સરળ છે કે એનોડ કયો છે જે કેથોડ છે ફરી એક વાર ચાલો જોઈએ કે આ બરાબર છે જોડાણ જે આપણે જમીનને કેથોડ સાથે અને હકારાત્મકને એનોડ સાથે જોડી રહ્યા છીએ આપણે તરત જ ફેરફાર જોઈ શકીએ છીએ તેથી ડાયોડ એનોડ છે કે ડાયોડ કેથોડ છે તે ઓળખવા માટે આ ખૂબ જ સરળ છે એ જ રીતે જો તમે આ ચોક્કસ મલ્ટિમીટરનો ઉપયોગ કરવા માંગતા હો તો અમે ડાયોડને માપી રહ્યા છીએતેથી ફરીથી ઢબ કાર્યનો ઉપયોગ કરીને આપણે તેને ડાયોડમાં બદલી શકીએ છીએ તે ખૂબ જ સરળ છે અહીં ડાયોડનું પ્રતીક પણ છે તેથી જ્યારે તમે ઢબને આ ચોક્કસ પીળા રંગનું બટન દબાવશો ત્યારે તમે અહીં ફેરફાર જોશો હવે તે ડાયોડ છે ચાલો જોઈએ કે જ્યારે આપણે ને એનોડ સ્તરથી કેથોડ સાથે જોડીએ છીએ ત્યારે આપણે ફરીથી અમુક વોલ્ટેજ જમણી તરફ જોઈ રહ્યા છીએ તો શું આપણે સરળતાથી ઓળખી શકીએ છીએ કે હા આ એનોડ છે આ કેથોડ છે જો તમે વિપરીત વસ્તુ કરશો તો આપણે કંઈપણ સાચું જોઈ શકીશું નહીં તો આપણે અહીં શું જોયું આપણે ડાયોડ જોયો છે પછી આપણે અવરોધ જોયું છે આપણે કેપેસીટર જોયું છે આપણે મોટા કેપેસીટર જોયા છે હવે તે એક પ્રકારનું છે તે ખૂબ જ સુંદર લાગે છે કારણ કે જો તમે નાનાથી મોટા જોશો તો વાસ્તવમાં ડાયોડ પણ થોડો મોટો છે તે દ્રષ્ટિએ તેણે ઘટકો મૂક્યા છે તે સારું લાગે છે બરાબર હવે ચાલો આપણે બીજું જોઈએ જે ટ્રાંઝિસ્ટર છે તો ટ્રાંઝિસ્ટર NPN છે કે ટ્રાન્ઝિસ્ટર PNP છે આપણે કેવી રીતે જાણી શકીએ હવે તમે આ મલ્ટિમીટરમાં જુઓ છો કે તમે અહીં જુઓ છો એવી કોઈ કાર્યક્ષમતા નથી કે આપણે અહીં ટ્રાંઝિસ્ટરને માપી શકીએ છીએ અમે ટ્રાંઝિસ્ટરને સીધું મૂકી શકીએ છીએ અને જાણી શકીએ છીએ કે તે NPN છે કે PNP તેને આ ચોક્કસ ઢબમાં રાખીને જે HFE છે મેં તમને કહ્યું છેલ્લી વખત કે ત્યાં કંઈ નથી પરંતુ બીટા અને NPN છે કે PNP માપી શકીએ છીએ હવે જેને હું મારા હાથમાં પકડું છું તે તેને દાખલ કરશે અને તે કરશે અને આપણે પ્રદર્શન જોઈ શકીએ છીએ અને આપણે ઓળખી શકીએ છીએ કે આ NPN છે કે PNP ટ્રાન્ઝિસ્ટર તેથી તે શરૂ કરવા માટે તેને NPN માં મૂકી રહ્યો છે અને તે અમુક મૂલ્ય જોઈ શકે છે જે 145 131 0 7 ની આસપાસ છે વધઘટ થતી રહે છે કેવી રીતે તે PNP બાજુમાં સમાન વસ્તુ રાખે છે તેથી મલ્ટિમીટરમાં જ NPN PNP છે તમારે તેને બરાબર ફેરવવું પડશે તેથી જ્યારે તમે તેને PNP સાથે જોડો છો ત્યારે જુઓ કોઈ ફેરફાર નથી તમે જુઓ છો કે આ PNP બાજુ છે તેણે આ વસ્તુ PNPમાં ટ્રાન્ઝિસ્ટર રાખ્યું અગાઉ તેણે NPNમાં મૂક્યું જ્યારે તે NPN માં મૂકતો હતો ત્યારે તે અમુક મૂલ્યમાં ફેરફાર જોઈ શકતો હતો અહીં જ્યારે તમે PNP HFE જુઓ છો ત્યાં કોઈ ફેરફાર નથીતેનો અર્થ એ કે આ PNP ટ્રાન્ઝિસ્ટર નથી તે PNP ટ્રાન્ઝિસ્ટર નથી અને તે NPN ટ્રાન્ઝિસ્ટર છે ચાલો આપણે બીજું ટ્રાંઝિસ્ટર જોઈએ તો ટ્રાંઝિસ્ટર જે હું તેને આપી રહ્યો છું અને આ બીજું ટ્રાંઝિસ્ટર છે તેથી તે ફરીથી તેને NPN રાખવાનો પ્રયાસ કરી રહ્યો છે તો ચાલો પહેલા NPN સાથે પ્રયાસ કરીએ અને જેમ તમે જુઓ છો ત્યાં કોઈ ફેરફાર નથી શું તમે કોઈ ફેરફાર જોઈ શકો છો ત્યાં કોઈ ફેરફાર નથી બરાબર તેથીતેનો અર્થ એ છે કે આ ટ્રાન્ઝિસ્ટર NPN નથી શું તે PNP છે ચાલો જોઈએ ત્યાં પરિવર્તન છેતેથી તે NPN છે કે PNP છે તે ઓળખવું સરળ છે બરાબર તો આપણે શું જોયું અમે અલગ ઘટકોને સમજવા માટે મલ્ટિમીટરની ભૂમિકા જોઈ છે પરંતુ શું એસી વોલ્ટેજ માપવા માટે મલ્ટિમીટરનો ઉપયોગ કરી શકાય છેશું મલ્ટિમીટરનો ઉપયોગ એસી વોલ્ટેજ માપવા માટે થઈ શકે છે તો હા તે ત્યાં છે કારણ કે આપણી પાસે એક હાથો છે કે આપણે તેને અહીં આ ચોક્કસ મૂલ્ય સાથે જોડી શકીએ તો હવે તમે આ ટ્રાંઝિસ્ટરને બહાર કાઢી શકો છો ઠીક છે હવે ચાલો આપણે તેને AC માં રાખીએ અને આપણે તેનો AC માટે ઉપયોગ કરી શકીએ કે નહીં તે સમજવા માટે આપણી પાસે ચલિત AC અથવા variac નામનું બીજું સાધન હોવું જરૂરી છે તેથી હવે મારી સાથે જૂની વેરીએક જે રીતે મેં અહીં મૂક્ય તમારે એકબીજા પર એક ઘટક મૂકવો જોઈએ નહીં બરાબર આ સર્કિટ નથીઆ આ વસ્તુ નથી કે તમે તેને આ રીતે મૂકી શકો છો બરાબર તમારા ઈલેક્ટ્રોનિક ઘટકોને ક્યારેય એકબીજા પર ન મૂકોઆ ઉપકરણ ચલાવવાની ખોટી રીત છે પ્રયોગશાળામાં વાપરવાની ખોટી રીત છે હંમેશા યાદ રાખો જ્યારે તમે પ્રયોગ શરૂ કરો છો ત્યારે તમારું ટેબલ સ્વચ્છ હોવું જોઈએજ્યારે તમે પ્રયોગ છોડો ત્યારે તમારું ટેબલ સ્વચ્છ હોવું જોઈએ બરાબર તમારે સમજવું જોઈએ કે પ્રયોગશાળામાં કેવી રીતે કામ કરવું અને તેને સારી પ્રયોગશાળા પધ્ધતિ કહેવાય છે કે પ્રયોગશાળામાં કેવી રીતે પ્રવેશવું બેગ ક્યાં રાખવી ઘટકનો ઉપયોગ કેવી રીતે કરવો સાધનસામગ્રી કેવી રીતે મૂકવી આ બધું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી જેમ મેં કહ્યું આપણે તેના પર ન મૂકવું જોઈએ અમે તેને તેની બાજુમાં મૂકી રહ્યા છીએ બરાબર આ બહુ ભારે છે કારણ કે ત્યાં એક ભારે પરિવર્તક છે ઠીક છે હવે અમે તેને વીજ પૂરવઠા સાથે જોડી રહ્યા છીએ અને અમારી પાસે વીજ પૂરવઠો ચાલુ છે તો હવે જો તમે અહીં ધ્યાન કેન્દ્રિત કરી શકો તો તમે જુઓ તમે વોલ્ટેજને 0 થી 0 થી 230 વોલ્ટ સુધી બદલી શકો છો તે ક્યાંથી જોડાયેલ છે આ વીજ પૂરવઠા સાથે જોડાયેલ છે આ 230 વોલ્ટના AC સાથે જોડાયેલ છે તો હવે આ બે અંત પર વોલ્ટેજ શું છે જો હું આ બે અંત પર વોલ્ટેજ શું છે તે માપવા માંગુ છું તો હું ફરીથી મલ્ટિમીટરનો ઉપયોગ કરી શકું છું બરાબર કોઈપણ મલ્ટિમીટર તેથી જો તમે જુઓ કે અહીં એક મલ્ટિમીટર છે જો તમે જુઓ કે અહીં મલ્ટિમીટર છે તો ચાલો જોઈએ કે સીતારામને કોઈ વોલ્ટેજ મળી શકે છે કે નહીં બરાબર ચાલો જોઈએ તેથી તે લાલ અને કાળાને જોડે છે ખરું હવે આ તમે કોઈપણ રીતે જોડી શકો છો તે AC છે તમે કોઈપણ રીતે જોડી શકો છો તે વાંધો નથી તમે બદલાવ જોશો અને પછી હું તમને કહીશ કે તમે તેને હવે જોડો છો તે શું છે ખરું તો તમે અહીં મારા હાથમાં શું જુઓ છોઅહીં લગભગ 19 4 છે મેં લગભગ 20 રાખ્યા છે બરાબર જો હું વધતો જ રહીશ તો તમે જુઓ છો તમે સતત વધતા જોઈ શકો છો આ શું છે આપણે AC વોલ્ટેજને બદલી શકીએ છીએ તેથી તેને વેરિએક કહેવામાં આવે છે તેથી અત્યારે આપણે જે જોઈએ છીએ તે એ છે કે આપણે વોલ્ટેજ બદલી શકીએ છીએ હું વોલ્ટેજ વધારી રહ્યો છું અને તેને અનુરૂપ હું અહીં મારા મલ્ટિમીટર પર વોલ્ટેજમાં વધારો જોઈ શકું છું તેથી સરળ અત્યંત સરળ હવે તમે જાણો છો કે આ ચોક્કસ વેરિએકના આઉટપુટ પર વોલ્ટેજ શું છે સાચું આપણે વધતા રહી શકીએ તમે વધતા રહી શકો એ જ રીતે જો હું ઘટતો રહીશ તો તે નીચે આવશે તે નીચે આવશે તે હજુ પણ નીચે આવશે બરાબર એ જ રીતે હવે આવર્તન શું છે ત્યાં બીજી વસ્તુ છે પરંતુ તમે જે જોયું છે તે તમે તેને જોડી શકો છો ચકાસણી કરી શકો છો અને તમે વોલ્ટેજ જોઈ શકો છો તે જ રીતે તમે બીજા મલ્ટિમીટર સાથે કરી શકો છો જે તમારું છે આ કરી શકે છે તમે કૃપા કરીને તેને જોડી શકો છો તેને અહીં જોડો આ હું તેને પકડી શકું છું તેથી ફરીથી તે આ મલ્ટિમીટરને જોડે છે બરાબર તે AC ઢબમાં છે આપણે ફેરફાર જોઈ શકીએ છીએ ખરું આપણે પરિવર્તન જોઈ શકીએ છીએહું વોલ્ટેજ વધારી રહ્યો છું બરાબર અને પછી હું તેને ફરીથી વધારી રહ્યો છું 105 અને 120 134 138 146 હવે હું તેને નીચે લાવી રહ્યો છું તેથી તે નીચે આવી રહ્યું છેલગભગ 0 પર પાછા આવે છે કારણ કે હવે ત્યાં કોઈ વોલ્ટેજ નથી તેથી બિંદુ 0 અથવા 52 મિલીવોલ્ટની આસપાસ 9 095 બિંદુ 96 હોય તેથી આ રીતે આપણે વોલ્ટેજને માપી શકીએ છીએ આ તે છે જે આપણે AC વોલ્ટેજને માપી રહ્યા છીએ હવે જો મારે આવૃતિ માપવી હોય તો શું હું આવૃતિ માપી શકું તો ચાલો જોઈએ અહીં આવર્તન સાથે જોડાયેલ આવર્તન શું છે હાતે આવર્તનનો એક ઢબ છે હવે તે તેને ફરીથી તે જ સાથે જોડશે આ 230 વોલ્ટ છે બરાબર અને આપણે બધા જાણીએ છીએ કે આવર્તન શું છે આપણે જોઈશું આપણે જાણીએ છીએ કે આપણે જોઈએ છીએ અહીં 49 85 49 86 50 હર્ટ્ઝની નજીક બરાબર 50 હર્ટ્ઝની નજીક બરાબર આભાર પ્રયોગના સમૂહમાં આપણે માપી શકીએ છીએ તેથી તમે તેનો ઉપયોગ કરો તે પછી તમારે તરત જ પાવર બંધ કરી દેવો જોઈએ તમે અન્ય ભાગો પર કામ કરવાનું શરૂ કરો તે પહેલાં અથવા તમે તમારી નોટબુકમાં નોંધ કરો અથવા તમે તમારી પ્રણાલીમાં પરિણામોને લૉક ડાઉન કરો તે પહેલાં પાવર બંધ કરો તમે જે કરો છો તે પ્રથમ વસ્તુ એ છે કે તમે પાવર બંધ કરો બરાબર તેથી હું પાવર બંધ કરી રહ્યો છું હું તેને બધી રીતે બહાર લઈ રહ્યો છું બરાબર કારણ કે હું તેનો યોગ્ય ઉપયોગ કરવા માંગતો નથી તેથી હું આ સાથે થઈ ગયો છું તેથી તમારે તેને આ રીતે બહાર કાઢવું જોઈએ તેને ફક્ત જોડાયેલ ન રાખો મને તેની જરૂર નથી હું તેનો ઉપયોગ કરતો નથી મેં હમણાં જ જોડાણ ભંગ કર્યું છે હંમેશા સુરક્ષિત રહો બરાબર સલામતી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી ફરીથી તમારી સારી પ્રયોગશાળા પદ્ધતિઓનો એક ભાગ છે આપણે મલ્ટિમીટર ક્યાં જોયું છે તઘણી વસ્તુઓ માપવા માટે મલ્ટિમીટરની ભૂમિકા જોઈ પછી આપણે જોયું કે આપણે બંને ટ્રાન્ઝિસ્ટર PNP NPN ટ્રાન્ઝિસ્ટર જોયા છે ખરું પછી આપણે વેરીએકનો ઉપયોગ કરીને વોલ્ટેજ જોયું છે અને આપણે આવૃતિ પણ જોઈ છે હવે શા માટે તે 49 86 ની નજીક હતું કારણ કે ભારતમાં જો આપણે વોલ્ટેજને બરાબર માપીએ તો વોલ્ટેજ એક ફેઝ 230 વોલ્ટ હશે અને આવર્તન 50 હર્ટ્ઝ 50 હર્ટ્ઝ જમણી બાજુએ છેજો કે જો તમે કેટલાક દેશોમાં જશો તો તમને એક વોલ્ટેજ પણ દેખાશે જે 110 વોલ્ટ છે પરંતુ તેમાં આવર્તન શું છે આવર્તન 60 હર્ટ્ઝ છે 110 વોલ્ટ 60 હર્ટ્ઝ 230 વોલ્ટ 50 હર્ટ્ઝ તેથી મુદ્દો એ છે કે તે પણ બીજો વિષય છે કે જે 110 વધુ સારું છે તે 230 વોલ્ટ વધુ સારું છે પરંતુ જો તમે અમારા ઘરે ઈલેક્ટ્રોનિક સાધનોનું ઉદાહરણ લો ઉદાહરણ તરીકે જ્યુસર અથવા ટ્રીમર તો તે હોઈ શકે છે બંને વોલ્ટેજ પર કામ કરો જો હું યુ જઈશ તો હું તેનો 8 110 વોલ્ટ 60 હર્ટ્ઝનો ઉપયોગ કરી શકું છું જો હું ભારતમાં આવું તો હું તેનો 230 વોલ્ટ 50 હર્ટ્ઝમાં ઉપયોગ કરી શકું તેથી તે એક અલગ મુદ્દો છે કે તેની અંદર શું છે જેથી તે બંને આવર્તન બંને વોલ્ટેજ પર કાર્ય કરી શકે અહીં મુદ્દો એ છે કે મલ્ટિમીટરનો ઉપયોગ કરીને તમે વોલ્ટેજને માપી શકો છો શું તમે આવર્તનને માપી શકો છો જવાબ છે હા શું તમે પ્રતિકાર માપી શકો છો હા કેપેસીટન્સ હા બરાબર NPN PNP હા DC વોલ્ટેજ હા DC પ્રવાહ હા AC વોલ્ટેજ હા AC પ્રવાહ હા તેથી જ્યારે તમે ઘણો સમય હા કહો છો ત્યારે તે સારું લાગે છે પરંતુ મુદ્દો એ છે કે મલ્ટિમીટર બધું હલ કરી શકતું નથી શું તે તમને dc વીજ જથ્થો આપી શકે છે તે આપી શકતો નથી ખરું મલ્ટિમીટર કેવી રીતે કાર્ય કરે છે બીજી વાત છે તેથી જો હું વોલ્ટેજ આપવાનું શરૂ કરું તો ખરું કેટલાક વોલ્ટેજ છે ત્યાં સતત પ્રવાહ છે ત્યાં શું છે ત્યાં સતત વોલ્ટેજ શું છે ત્યાં સતત પ્રવાહ છે ત્યાં એક પ્રશ્ન છે ખરું મલ્ટિમીટરની અંદર શું છે જે મલ્ટિમીટરનું સંચાલન કરે છે મેં તમને કહ્યું કે ત્યાં એક બેટરી છે તેથી જો તમે કેટલાક મલ્ટિમીટરમાં 9 વોલ્ટની બેટરીમાં કેટલાક મલ્ટિમીટર જોશો તો તે અલગ છે મુદ્દો એ છે કે મલ્ટિમીટર કેવી રીતે કાર્ય કરે છે તે ઓપરેટિંગ યાંત્રિક શું છે તેથી તે જ વસ્તુ છે જે તમારે શીખવાની છે તમે જુઓ મેં તમને મારા પ્રથમ વર્ગમાં કહ્યું હતું કે તમને બધું કહેવા માટે પ્રશિક્ષક પર આધાર રાખશો નહીં બરાબર તમને ઘટકો જણાવવા માટે પ્રશિક્ષક ત્યાં છે તે તમને એક સમય માટે ચા કેવી રીતે બનાવવી તે બતાવશે દરેક વખતે યોગ્ય નથી તેથી દરેક વખતે જ્યારે તમારે કરવાનું હોય ત્યારે તમારે અન્વેષણ કરવાનું હોય છે શું ઉમેરવું શું ન ઉમેરવું તે ઘટકોનો ઉપયોગ કેવી રીતે કરવો બરાબર પરંતુ તે જ સમયે તમે અહીં જે શીખો છો તે સલામતી શું છેજો તમને ખબર ન હોય તો તમે તેનો ઉપયોગ કરો તે પહેલાં પૂછો તેથી અમે આ ચોક્કસ મોડ્યુલ બંધ કરીશું ખરુંઅહીં કારણ કે મોડ્યુલોના આગલા ભાગમાં આપણે dc વીજ જથ્થાથી શરૂ થતા સાધનો જોવા માંગીએ છીએ તેથી તમે અહીં મારી સામે જુઓ છો કે તે dc વીજ જથ્થો છે જો હું આને દૂર કરું તો તમે ખૂબ જ સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે dc વીજ જથ્થો શું છે અને અહીં dc વીજ જથ્થો પણ છે તેથી આગળના મોડ્યુલમાં જેમ મેં કહ્યું તેમ આપણે જોવું પડશે કે dc વીજ જથ્થો કેવી રીતે કાર્ય કરે છે અને dc વીજ જથ્થો કયા પ્રકારનો છે તે dc ચલિત છે કે તે સતત છે અને પછી નીચેના મોડ્યુલોમાં આપણે વિવિધ સાધનો જેમ કે કાર્ય જનરેટર પણ જોશું તમે ઓસિલોસ્કોપ જોશો અને પછી આપણે સમજીએ છીએ કે આપણે આ બધા સાધનોનો ઉપયોગ અમુક ઈલેક્ટ્રોનિક સર્કિટને ઉકેલવા માટે અથવા એનાલોગ પ્રયોગો માટે વિવિધ પ્રયોગો કરવા અથવા ઉપયોગ કરવા માટે કેવી રીતે કરી શકીએ છીએ તમે માપન કરી શકો છો ઉદાહરણ તરીકે ઉલટાવી શકાય એમ્પ્લીફાયર ના ઉલટાવી શકાય એમ્પ્લીફાયર કેવી રીતે કાર્ય કરે છે બરાબર તેથી જો તમે આ વસ્તુને સમજવા માંગતા હો તો તમારે આ સાધનનો ઉપયોગ કરવો પડશે અને આ સાધનનો ઉપયોગ કરતા પહેલા આપણે આ સાધન વિશે જાણવું જોઈએ તેથી મોડ્યુલોનો આગળનો સમૂહ એ સાધનને સમજવાનો છે અને પછી અમે આ સાધનનો ઉપયોગ કરીને અને તમારા સૂચક સર્કિટ્સ સાથે અલગ ઘટકોનો ઉપયોગ કરીને વાસ્તવિક પ્રયોગો તરફ આગળ વધીશું બરાબર તમારો આભાર અને હું તમને આગામી મોડ્યુલમાં મળીશ